છેલ્લા વર્ગમાં આપનું સ્વાગત છે અમે એક પ્રશ્ન ઊભો કર્યો છે કે ફાર ફિલ્ડ શું છે નિર્ણય લેવાનું માપદંડ શું છે ફાર ફિલ્ડ શું છે હવે આજે આપણે પ્રથમ તે પ્રશ્નનો જવાબ આપીને પ્રારંભ કરીશું ખરેખર આ માપદંડ ફાર ફિલ્ડમાં ખૂબ જ રસપ્રદ અને સામાન્ય છે કે તે ફક્ત કરંટ એલિમેન્ટએ એન્ટેનો પ્રકાર જ નથી To answer that there are three criteria's કોઈપણ એન્ટેના ખરેખર તે ફિલ્ડનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાંથી ખરેખર બીમ રેડિયટેડ બીમ રચાય છે શક્તિ પરિવહન થાય છે વગેરે તેથી ફાર ફિલ્ડના માત્રાત્મક માપદંડ નક્કી કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે માપદંડ કે જેનો ઉપયોગ ખરેખર ત્રણ માપદંડોનો છે તે ફાર ફિલ્ડ નક્કી કરવા માટે છે અને તે એક સાથે સંતુષ્ટ થવું જોઈએ તેથી તેનો અર્થ એ છે કે જ્યાં સુધી અને આમાંના કોઈપણ માપદંડને સંતોષ ન થાય ત્યાં સુધી ફાર ફિલ્ડ શરૂ થતું નથી તેથી જ આપણે આ માપદંડથી સૌથી કડક ફાર ફિલ્ડને લેવાનું રહેશે હવે તે માપદંડ કયા છે પ્રથમ હું સવાલ ઉભો કરું છું કે એન્ટેનાનું ફાર ફિલ્ડ શું છે જવાબ આપવા માટે કે ત્યાં ત્રણ માપદંડ છે પ્રથમ માપદંડ એ છે કે રેડિયલ ઘટકનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ઇચ્છિત ઘટક કરતા નજીવા અથવા ઘણું ઓછું હોવું જોઈએ હવે ઇચ્છિત નો શું અર્થ છે આપણે જાણીએ છીએ કે કિરણોત્સર્ગ લે છે ઉદાહરણ તરીકે કરંટ તત્વ માટે E ફિલ્ડનો ઇચ્છિત ઘટક E થેટા ઘટક છે જેમાં 1 બાય r પ્રકારનું બદલાય છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ Er છે તેથી કરંટ તત્વ માટે આ માપદંડનો અર્થ એ કે Er ઘટક એ E𝜃 ઘટક કરતા ઘણો ઓછો હોવો જોઈએ તેથી આ માપદંડ મુજબ અંતર કે જેના પર આ થાય છે તે સીમાની શરૂઆત છે હવે સામાન્ય રીતે નાના દ્વારા કેટલો અર્થ થાય છે આપણે કહી શકીએ કે સારા વિશ્લેષણ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડનો આ રેડિયલ ઘટક ઇચ્છિત ઘટક કરતા 40 અથવા 60 ડીબી નીચે હોવો જોઈએ તેથી તેનો અર્થ ફિલ્ડની દ્રષ્ટિએ 40 ડીબી ડાઉન થવાનો અર્થ થાય છે ખરેખર 1 બાય 100 મી 40 ડીબી એટલે કે 1 બાય 100 વખત તે રેડિયલ ઘટક બની ગયું છે અને આનો અર્થ થાય છે 1 બાય 1000 વખત તેથી આમાંથી કોઈપણ જો આપણે આ ઉમેરીએ તો તે વધુ ને વધુ કડક બને છે હવે આ કેમ કારણ કે રેડિયલ ઘટક શક્તિના પ્રવાહમાં ફાળો આપતું નથી અમે જોયું છે કે તે આખરે પાવર પ્રવાહ પોઇન્ટિંગ વેક્ટર જેમાં દિશા કરંટ પ્રવાહિત થાય છે જો આપણે તે ઈલેક્ટ્રીક ફિલ્ડ અને ચુંબકીય ફિલ્ડ બંનેમાં રેડીયલની દિશામાં વહન કરવું જોઈએ તેવું ઇચ્છે છે આ દિશામાં પરિવર્તિત હોવું જોઈએ તેથી જ રેડિયલ દિશા કોઈપણ વીજ પ્રવાહ ઇલેક્ટ્રિક ફિલ્ડના રેડિયલ ઘટક આપશે નહીં તેથી જ દરેકને શક્ય તેટલું ઓછું કરવું જોઈએ અને તે પછી જ આપણે કહી શકીએ કે ત્યાં ફાર ફિલ્ડ છે તેથી આ પ્રથમ માપદંડ છે ખરેખર આ સૌથી કડક માપદંડ છે ઘણી વખત આપણી પાસે આવી કડક શક્તિ હોતી નથી પરંતુ તેમ છતાં આ માપદંડ મહત્વપૂર્ણ છે બીજો માપદંડ એ છે કે એન્ટેનાથી અંતર જ્યાં રેડીયેટેડ તરંગનો તરંગ અવરોધ છે તરંગ અવરોધ E ફિલ્ડ બાય H ફિલ્ડ છે હવે E ફિલ્ડ એક જટિલ જથ્થો છે H ફિલ્ડ એક જટિલ જથ્થો છે તેથી આ ગુણોત્તર પણ એક જટિલ જથ્થો છે તેથી અમે કહીએ છીએ કે આ ઇમ્પેડંસ નો વાસ્તવિક ભાગ તે વાસ્તવિક ભાગ જ્યારે તે તરંગ અવરોધ અથવા મુક્ત જગ્યાના આંતરિક અવરોધ તરફ પહોંચે છે તેનો અર્થ 377 ઓમ અને આનો ફેઝ બને છે તેથી આ જટિલ ઇમ્પેડંસ શબ્દનો તબક્કો જે લગભગ શૂન્ય ડિગ્રી છે તેથી તે અંતરે આપણે કહી શકીએ કે ફાર ફિલ્ડ પ્રારંભ થઈ ગયું છે તેથી હું એમ કહી શકું છું કે તરંગ અવરોધનો વાસ્તવિક ભાગ મુક્ત અવકાશ તરંગ અવરોધ અને તરંગ અવરોધનો તબક્કો શૂન્ય સુધી પહોંચે છે તે અંતર ફાર ફિલ્ડની શરૂઆત છે હવે દેખીતી રીતે આપણે આ E અને Hનો શું અર્થ કરીએ છીએ હવે અહીં આ Eનો અર્થ એ છે કે ઇચ્છિત E ફિલ્ડ ઘટક ફરીથી કરંટ તત્વ માટે આ થેટા હશે અન્ય એન્ટેના માટે આપણે ઇચ્છિત H ફિલ્ડ ઘટક જોવું પડશે તેથી તેનો અર્થ એ છે કે આ માપદંડ કહે છે કે જ્યારે ખરેખર કિરણોત્સર્ગ ફાર ફિલ્ડના કિરણોત્સર્ગ અથવા એન્ટેનાથી કિરણોત્સર્ગ કે જે પ્લેન તરંગ માળખાની નજીક આવે છે અને ત્રીજું માપદંડ એ છે કે ક્ષેત્રો અંતર જ્યાં ફિલ્ડ 1 બાય r જેટલુ બદલાતું હોવું જોઈએ 1 બાય r સ્ક્વેર અથવા 1 બાય r ક્યુબ નહીં તેથી આપણે કરંટ એલિમેન્ટ જોયા છે તે પેહલા 1 બાય r જે પ્રભુત્વ શરૂ કરે છે જ્યારે r એ લેમ્બડા નોટ બાય 2 પાઈ કરતાં વધારે હોય છે પરંતુ આ આ માપદંડમાંથી પરંતુ માપદંડ બી માંથી આનો અર્થ એ કે તે તરંગ અવરોધ 37 ઓહ્મ છે જે r ને 3 લેમ્બડા નોટ તરીકે આપે છે અને બીજો માપદંડ એ છે કે આ ફાર ફિલ્ડ ફિલ્ડની રચના જે પ્લેન તરંગની જેમ અંદાજિત થઈ શકે છે તેથી પરંતુ ખરેખર આપણે પહેલેથી જ કહ્યું છે કે વાસ્તવિક રચના સ્ફેરીકલ તરંગ છે તેથી એક સ્ફેરીકલ તરંગ તેનો અર્થ એ છે કે સ્ફેરીકલ સપાટી થી ખૂબ મોટા અંતરે હું પ્લેન તરંગની જેમ અંદાજિત કરી શકું છું હવે કયા અંતર પર એન્ટેનાથી કયા અંતરે હું જોઈ શકું છું તે પ્લેન તરંગ છે તેથી તેનો અર્થ એ છે કે જો મારી પાસે ગોળો છે પરંતુ ધારો કે હું કોઈને કહી રહ્યો છું કે આ કોઈ ગોળાકાર સપાટી નથી આ એક પ્લેન છે તેથી હું ચોક્કસપણે આ અંતમાં કેટલીક ભૂલો કરી રહ્યો છું અથવા જો હું કહું છું કે હું આનો અંદાજ લગાવીશ તેથી અંતે હું ભૂલ કરી શકું છું તે અનુમતિવાળી ભૂલ છે ત્યાં એક માપદંડ છે કે તે અનુમતિપૂર્ણ ભૂલ છે જો આપણે તેને પાઈ બાય ૮ રેડિયન કહીએ તેનો અર્થ છે 180 બાય 8 ડિગ્રી એટલે 22 5 ડિગ્રી તેથી આ સુધી જો આપણે ભૂલ કરીએ તો આ કયા અંતરે થાય છે તે તેના પર આધાર રાખે છે કે તે r એ 2 D સ્ક્વેર બાય લેમ્બડા છે જ્યાં એન્ટેનાનું મહત્તમ પરિમાણ D છે તેથી સામાન્ય રીતે આ બધા માપદંડોમાંથી તે છેવટે આપણે કહી શકીએ કે ફાર ફિલ્ડ એ અંતરે શરૂ થાય છે જ્યારે r એ 2D સ્ક્વેર બાય લેમ્બડા નોટ છે આ D મહત્તમ પરિમાણ છે તો માની લો કે એન્ટેના એક લંબચોરસ છે તેથી લંબાઈ જે સૌથી મોટો પરિમાણ છે વાયર એન્ટેના માટે આ કુલ લંબાઈ છે અન્ય કોઈપણ પ્રકાર માટે એન્ટેનાના મહત્તમ પરિમાણ છે પછી ભલે તે લંબાઈ અથવા પહોળાઈ હોય અથવા કેટલીકવાર લંબચોરસ હું કર્ણ તમે લઈ શકીએ તેથી મહત્તમ પરિમાણ D અને લેમ્બડા નોટ છે દેખીતી રીતે સ્રોત ઉત્તેજનાની તરંગલંબાઇ છે આ તરંગ લંબાઈ છે તેથી આના આધારે આપણે સામાન્ય રીતે ફાર ફિલ્ડ કહીએ છીએ તો ખરેખર માની લો કે આ વિસ્તાર એન્ટેનાનો વિસ્તાર છે ધારો કે આ એન્ટેના છે તેથી આપણે એ દોરી શકીએ કે આથી આપણે R અંતરે કહીએ R એ 2D સ્ક્વેર બાય લેમ્બડા નોટ છે આ આજકાલ સ્વીકાર્ય માપદંડ છે જે ફાર ફિલ્ડથી શરૂ થાય છે પણ વચ્ચે શું થાય છે વચ્ચે પણ એક બીજો વિસ્તાર છે બીજો ખરેખર બે વિસ્તાર છે તેથી હું આની જેમ દોરીશ ચાલો હું બીજો રંગ પસંદ કરું તેથી ત્યાં એક બીજું અંતર છે હું તેને ત્યાં બે વિસ્તાર છે એમ કહીએ તેથી આ એક અન્ય વિસ્તાર આ જો હું R1 ને કહું તો હું R2 ને કહું છું તે એક અન્ય વિસ્તાર છે જે સામાન્ય રીતે 0 62 રુટ D ક્યુબ બાય લેમ્બડા નોટ છે તેથી શું થાય છે તેથી આ ફાર ફિલ્ડ છે અને આ વિસ્તારમાં આને ફ્રેસ્નલ વિસ્તાર કહેવામાં આવે છે અથવા તેને ફિલ્ડ વિસ્તારની નજીક કિરણોત્સર્ગી કહેવામાં આવે છે તેથી આ વિસ્તારને હું ફ્રેસ્નલ વિસ્તાર ફ્રેસ્નલ વિસ્તાર અથવા ક્યારેક રેડીએટિવ નજીકના વિસ્તાર તરીકે કહીશ ફાર ફિલ્ડની જેમ તેને ફ્રેનહોફર વિસ્તાર અથવા રેડીયેટીગ ફાર ફિલ્ડ વિસ્તાર પણ કહેવામાં આવે છે તમે જુઓ છો કે આ ફિલ્ડની નજીક ફેલાયેલું છે આ ફ્રેનહોફર વિસ્તાર છે અને બાકીના વિસ્તાર એન્ટેનાની ખૂબ નજીક છે આ તમામ ફિલ્ડ ખરેખર નજીકનો ફિલ્ડ છે તો આ વચ્ચે શું તફાવત છે તેથી તમે જુઓ છો કે એન્ટેનાની નજીકનું ફિલ્ડ છે તે પછી તે વિસ્તાર છે જે ફ્રેસ્નલ વિસ્તાર અથવા કિરણોત્સર્ગ ફિલ્ડની નજીક છે અને વધુ ફાર એ ફ્રુનહોફર વિસ્તાર અથવા રેડિયેટીંગ ફાર ફિલ્ડ છે તેથી આપણે શા માટે કહીએ છીએ કે આ ત્રણ વિસ્તાર છે તેથી ફિલ્ડની નજીકનું વિસ્તાર ખરેખર ફિલ્ડની નજીક રી એકટીવ છે તે મુદ્દો શું છે તેથી તેઓ તરત જ એન્ટેનાની આસપાસ છે ઊર્જા સંગ્રહિત થઈ રહી છે પરંતુ રેડીયેટેડ નથી તેથી બિનકાર્યક્ષમ એન્ટેના તેઓ મુખ્યત્વે નજીકના ફિલ્ડમાં ઊર્જા સંગ્રહિત કરે છે જે તેઓ ફેલાવી શકતા નથી તેથી તમે શક્તિ આપી રહ્યા છો પરંતુ જો તૈયાર એન્ટેના યોગ્ય રીતે બનાવવામાં આવી નથી જો તે એન્ટેનાને નિષ્ક્રિય કરે છે તો તે તે ઊર્જા નજીકના ફિલ્ડમાં સંગ્રહિત કરશે તે ઊર્જાને ફારના ફિલ્ડમાં પમ્પ કરી શકશે નહીં તેથી જે એન્ટેના જેને આપણે કહીએ છીએ તે ખૂબ જ ખરાબ એન્ટેના છે તેથી જ તે ફિલ્ડની નજીક એક પ્રતિક્રિયાશીલ છે તેથી તે બતાવે છે કે એન્ટેનાની ઇમ્પેડંસ નો મોટો ભાગ રીએકટીવ છે હવે ફિલ્ડની નજીક કિરણોત્સર્ગ શું છે ફિલ્ડની નજીક રેડિએટીંગ ત્યાં કિરણોત્સર્ગ થઈ રહ્યો છે ત્યાં પોઇંટિંગ વેક્ટર પાસે નોંધપાત્ર શક્તિ છે તેથી નજીકના ફિલ્ડ કરતાં એક થી વધુ છે આ ફિલ્ડની નજીક ફેલાયેલ છે અહીં કિરણોત્સર્ગી ફિલ્ડ છે ફિલ્ડની નજીક વિકસિત થવાનો અર્થ થાય છે ફેલાતા ક્ષેત્રોનો પ્રભાવ તે ફારના ક્ષેત્રોમાં પણ હોય છે પરંતુ એક મહત્વપૂર્ણ મુદ્દો અહીં તે શક્તિ છે જે જુદી જુદી દિશામાં વહે છે તેનો અર્થ એ કે શક્તિનો કોણીય વિતરણ જે હજી પણ અંતર પર આધારિત છે તેથી જ્યારે તમે અંતર બદલો છો ત્યારે કોણીય વિતરણ બદલાઈ રહ્યું છે તેથી શક્તિનો કોણીય વિતરણ અંતર સાથે બદલાઈ રહ્યું છે તેથી તેનો અર્થ એ છે કે હજી પણ બીમ બનાવવામાં આવી નથી કિરણોત્સર્ગ બીમ જે રચના કરવામાં આવી નથી તે હજી પણ રચાય છે તેથી જ જો તમે ત્યાં એક પેટર્નને માપશો કે શક્તિ ત્યાં કેવી રીતે છે અને તે ઝોનમાં બીજી અંતરમાં જો તમે માપશો તો તમે એક અલગ પેટર્ન જોશો તેથી તે પ્લેનમાં કોઈ માનક પેટર્ન નથી તેથી તેને ફ્રેસ્નલ ઝોન કહેવામાં આવે છે તેથી જ તે મહત્વપૂર્ણ છે તેથી જો તમે ફ્રેસેનલ ઝોનમાં તમારા એન્ટેના મૂકવા માંગતા હો તો તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે તે એન્ટેનાથી કેટલું અંતર છે ખરેખર આધુનિક દિવસના સંદેશાવ્યવહારમાં ખાસ કરીને આ 4 જી 5 જી તેઓને આની આવશ્યકતા છે કારણ કે તેઓ પાસે તે નથી હોતું હું રીસીવરને ફક્ત ફાર ફિલ્ડમાં મૂકીશ પરંતુ તેઓ તેને સુધારવા માંગે છે કે ફ્રેન્સલ ઝોનમાં એન્ટેના લાક્ષણિકતા જરૂરી છે તેથી ત્યાં પ્રથમ ફ્રેસ્નલ ઝોન બીજો ફ્રેસ્નલ ઝોન વગેરે છે જે તમારે 5 જી વગેરે માટે એન્ટેના લેવા માંગતા હોય તો હાથ ધરવાની જરૂર છે તેથી આ ફિલ્ડની નજીકનું ફેલાયેલું છે આપણે પહેલેથી જ કહ્યું છે કે આ કયા અંતરે થાય છે અને પછી ફાર ફિલ્ડ છે તેથી ફાર ફિલ્ડ પહેલાથી જ આપણે કહ્યું છે કે રેડીયેટીંગ ફાર ફિલ્ડમાં અથવા ફ્રેનહોફર ઝોનમાં જે કોઈપણ એન્ટેના લાક્ષણિકતા માં અમારું મુખ્ય રસ છે તેથી ફ્રેઅનહોફર અથવા ત્યાંના ફાર ફિલ્ડ માટે આપણે પહેલેથી જ કહ્યું છે કે દેખીતી રીતે રેડિયલ ઘટક ઘટ્યો છે પછી 1 બાય r ટર્મ પ્રભુત્વ ધરાવે છે પછી ઇમ્પેડંસ અર્થ એ થાય છે Efar field બાય Hfar field એ જગ્યાની અવરોધ સમાન છે જે 120 પાઇ છે પછી કોણીય શક્તિ વિતરણ આધારિત નથી એક વસ્તુ છે દેખીતી રીતે તે કિરણોત્સર્ગ ક્ષેત્રોનું વર્ચસ્વ છે પરંતુ પાવર કોણીય શક્તિ વિતરણનું કોણીય વિતરણ અંતરથી સ્વતંત્ર છે કોણીય શક્તિ વિતરણ સ્પષ્ટ છે કે જો હું દુરના અંતર પર માપીશ તો શક્તિ ઓછી થશે પરંતુ કોણીય વિતરણનો અર્થ છે કે તે અંતરે વિવિધ ખૂણા પર કેવી રીતે તેનું વિતરણ કરવામાં આવે છે કે વિતરણ ફાર ફિલ્ડમાં બદલાતું નથી તે એક મહત્વપૂર્ણ માપદંડ છે કારણ કે તે આપણને એન્ટેનાની દિશાત્મક પ્રકૃતિ દર્શાવવા તરફ દોરી જશે જે આપણે જ્યારે રેડિયેશન પેટર્ન વગેરેની ચર્ચા કરીશું અને બીજો માપદંડ એ છે કે આ કિસ્સામાં આ Efar field ક્રોસ Hfar field તેઓ પાવર ફ્લો વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ એન્ટેનાના ફારના ફિલ્ડ વિશે છે તેથી હવે અમે જાણીએ છીએ કે જો તમને એન્ટેના મળે છે તો તમે હંમેશાં ગણતરી કરી શકો છો કે તે કેટલું અંતર પર ફાર ફિલ્ડ છે તેથી તમે એન્ટેનાને ફક્ત ફારના ફિલ્ડમાં જ લાક્ષણિકતા આપશો એન્ટેનાની અવ્યવસ્થા શોધવા સિવાય અમે તેને નજીકના ફિલ્ડમાં કરતા નથી તેથી આ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે જે આપણે જોયું છે આગળ અમે એન્ટેનાના પરિમાણોનો સરવાળો જોશું કારણ કે હંમેશાં અમે કહ્યું હતું કે અમે એન્ટેનાના વિશ્લેષણાત્મક અભિવ્યક્તિઓ શોધી શકશે નહીં કારણ કે ત્યાં વધુ જટિલ એન્ટેના આપણે એન્ટેનાની સપાટી પર હંમેશા J કરંટ ઘનતાનું વિતરણ શોધી શકતા નથી તેથી આપણે હંમેશાં પાવર ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્રો શોધી શકતા નથી પરંતુ આપણી પાસે કેટલાક પરિમાણો વગેરે હોઈ શકે છે જેના દ્વારા આપણે હંમેશાં વર્ણવી શકીએ છીએ કે એન્ટેના કેવી રીતે વર્તન કરે છે તેથી અમે તે પરિમાણો અહીં ચર્ચા કરીશું આપણે ચર્ચા કરીયે તે પ્રથમ એન્ટેનાના રેડિયેશન પેટર્ન કહે છે પહેલેથી જ આપણે કરંટ તત્વ માટે રેડિયેશન પેટર્ન જોયું છે તેનો અર્થ એ કે તે અવકાશમાં દિશાના કાર્ય તરીકે રેડીયેટેડ શક્તિનું સંબંધિત વિતરણ છે આને રેડિયેશન પેટર્ન કહેવામાં આવે છે તેથી કિરણોત્સર્ગ પેટર્ન એ જગ્યામાં દિશાના કાર્ય તરીકે કિરણોત્સર્ગ શક્તિના સંબંધિત વિતરણનો પ્લોટ છે પરંતુ આપણે પહેલેથી જ જોયું છે કે આ 3 D પ્લોટ હશે કારણ કે આપણી પાસે થ્રી ડાયમેન્શનલ જગ્યામાં 3 છે આપણે તે પછી તે સંભવિત દિશાઓ મૂકવી પડશે કે જેના પર રેડીયેટેડ શક્તિ છે તેથી તે હવે 3 D પ્લોટ હશે જે આપણે કરી શકીએ છીએ પરંતુ વધુ સારી રીતે આપણે અમારી સમજણ માટે 2D પ્લોટ મૂકવું વધુ સારું છે કારણ કે તે કલ્પના કરવા માટે સરળ છે તેથી જ આ 3 D પ્લોટના વિવિધ ભાગોને વિભાજિત કરે છે જેને સામાન્ય રીતે મૂકવામાં આવે છે તેને 2 D દ્વિ પરિમાણીય રેડિયેશન પેટર્ન કહેવામાં આવે છે તેથી તે કયા વિભાગો છે તેના માટે કે આપણે શું કરીએ છીએ અમે વ્યાખ્યાયિત કરીએ છીએ કે જો અમારી પાસે રેખીય રીતે ધ્રુવીકૃત એન્ટેના છે આનો અર્થ એ કે રેખીય ધ્રુવીકૃત થયેલ અર્થ એ છે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ વેક્ટરનો સમય હોય તે સાથે તે લાઈનને જાળવી રાખે છે પછી તે સ્થિતિમાં આપણે શોધી શકીએ કે જો આપણે આ E ફિલ્ડની વેક્ટર અને પ્લેન બનાવે તેવા મહત્તમ કિરણોત્સર્ગની દિશામાં પ્લેનમાં આ રેડિયેશન પેટર્ન બનાવીએ તેથી જો આપણે તેને પ્લોટ કરીએ છીએ જેને ઇ પ્લેન પેટર્ન કહેવામાં આવે છે તેથી અમે તે પ્લેનમાં ઇ પ્લેન નામના રેડીયેટેડ શક્તિની પ્લોટ ઘડી રહ્યા છીએ ઇ પ્લેન શું છે ઇ પ્લેન એ ઈલેક્ટ્રીક ફિલ્ડ દ્વારા બનાવવામાં આવેલું છે અને મહત્તમ કિરણોત્સર્ગની દિશા છે કરંટ તત્વના કિસ્સામાં જો તમે કરંટ તત્વના કિસ્સામાં જો દિશાને યાદ કરો તો જો આપણે અહીં છીએ તો આ આપણી z અક્ષ છે તેથી મહત્તમ કિરણોત્સર્ગની દિશા આ દિશામાં y અક્ષ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે થેટાની દિશામાં છે તેથી દેખીતી રીતે આ આનો અર્થ એ કે આ E𝜃 અને આ y જો આપણે તે પ્લેનમાં મૂકીએ તો થેટા પ્લેનનો અર્થ છે કે તમે જોશો કે તે કેવી રીતે દેખાશે જો હું ખૂણો થીટામાં બદલાય તો તેથી તે પેટર્ન હતી આપણે પહેલેથી જ જોયું છે કે પેટર્ન આ ઇ પ્લેન પેટર્ન છે વાસ્તવિક પેટર્ન આ સાથે આની એક ક્રાંતિ હતી જે આપણે જોઇ છે તો આ ઇ પ્લેન પેટર્ન છે એ જ રીતે H પ્લેન પેટર્ન શું છે H પ્લેન પેટર્નનો અર્થ થાય છે મહત્તમ રેડિયેશનની દિશા ફરીથી તે y અક્ષ અને H ફિલ્ડ છે તેથી H ફિલ્ડ શું છે તે અઝીમુથલ ફિલ્ડ છે અને મહત્તમ કિરણોત્સર્ગની આ દિશા છે તેથી ફિલ્ડ આ જેવું છે તેથી x y દિશામાં જો આપણે પ્લોટ કર્યું આપણે જોયું કે તે એક વર્તુળ હશે મારે તેને આ વર્તુળની જેમ કેન્દ્રિત કરવું પડશે તેથી દરેક જગ્યાએ આ એકસરખો છે કે આપણે આ રીતે પહેલેથી જ જોયું છે કે આ યોગ્ય નથી આ કેન્દ્રિત કરવું પડશે તેથી તેને H પ્લેન પેટર્ન કહેવામાં આવે છે તેવી જ રીતે જો આની જગ્યાએ ધારો કે મારી પાસે રેડિયેટર પર લંબચોરસ વેવગાઇડ છે ઘણી વખત આવું થાય છે પ્રબળ TE10 મોડમાં લંબચોરસ તરંગ માર્ગદર્શિકામાં તમે જાણો છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આના જેવું છે આ 0 પર જાય છે તેથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે ચાલો આપણે કહીએ કે આ આપણી y દિશા છે આ આપણી x દિશા છે અને આ આપણી z દિશા છે જે તે છે હવે તેથી તે સરળ છે કે ખુલ્લા હાથની તરંગ માર્ગદર્શિકાના કિસ્સામાં મહત્તમ રેડિયેશન થઈ રહ્યું છે મહત્તમ કિરણોત્સર્ગ આના જેવું કંઈક થાય છે અને કેટલાક નાના લોબ્સ છે આ એક લંબચોરસ વેવગાઇડનું રેડિયેશન પેટર્ન છે તેથી તેનો અર્થ એ છે કે z દિશામાં આ z દિશામાં મહત્તમ રેડિયેશન થાય છે તેથી ખરેખર હું કહીશ આ પછી z દિશા હશે તેથી મારી પાસે આ બોક્ષ છે અહીંથી રેડિયેશન આવી રહી છે તેથી અહીં y z પ્લેન એટલે કે y અને z પ્લેન આ કિરણોત્સર્ગ પેટર્ન હશે મારે અહીં પ્લોટ કરવું પડશે આ ઇ પ્લેન હશે તેથી અહીં મારે પ્લોટ કરવું પડશે અને એક્સ પ્લેન આ કિસ્સામાં x દિશામાં ચુંબકીય ફિલ્ડ છે તેનો અર્થ એ કે આ અહીં x દિશા ચુંબકીય ફિલ્ડ છે તેથી x z પ્લેન એ H પ્લેન હશે H પ્લેન લંબચોરસ તરંગ માર્ગદર્શિકા માટે છે તે xz પ્લેન છે તેથી તે એક પ્લેન હશે તેથી અમે આ ચર્ચા પછીના વર્ગમાં ચાલુ રાખીશું